આગળ તમારું બીજું ઉદાહરણ છેઉદાહરણ 2 તેથી હું આશા રાખું છું કે પાછલું એક તમે કદાચ સમજી ગયા હોવ અને આ ખૂબ જ સરળ બાબત છે કે આ બધી બાબતો બરાબર છે તેથી જનરેટિંગ સ્ટેશનની મહત્તમ માંગ છે 80 મેગાવાટ અને કનેક્ટેડ લોડ 150 મેગાવોટ જો મેગાવાટ કલાક કે જે એક વર્ષમાં ઉર્જા ઉત્પન્ન થાય છે તે વાર્ષિક ઉર્જા ઉત્પાદન વર્ષ 400 103મેગાવાટ કલાક છે તમારે ગણતરી કરવી પડશે લોડ ફેક્ટર અને ડિમાન્ડ ફેક્ટર બરાબર તેથી મહત્તમ માંગ 80 મેગાવોટ આપવામાં આવે છે જોડાયેલ ભાર પણ 150 મેગાવોટ 1 વર્ષ પેદા એકમો આપવામાં 400 10 આપવામાં આવે છે3મેગાવોટ કલાક છે તે એક વર્ષ પેદા મેગાવોટ કલાક આપવામાં આવે છે 400 103 અને કલાકો કુલ સંખ્યા એક વર્ષમાં T 8760 ની બરાબર છે તેથી બધા ડેટા તેથી જ જાણીતા છે સરેરાશ ભાર તમે શોધી શકો છો કે તે વાર્ષિક ઉર્જા છે જે કુલ કલાકોની સંખ્યા દ્વારા વિભાજિત થાય છે તેથી તે છે 4001038760 45 662 મેગાવાટઅને લોડ ફેક્ટર LF સરેરાશ લોડ ની બરાબર છે મહત્તમ લોડ દ્વારા તેથી સરેરાશ લોડ 45 662 મેગાવોટ અને મહત્તમ 80 છે તેથી લોડ 45 66280 0 57અને માંગ પરિબળ DF દ્વારા મહત્તમ માંગની બરાબર છે કનેક્ટેડ લોડ મહત્તમ માંગ 80 મેગાવાટ હતી અને તેથી કનેક્ટેડ લોડ 150 મેગાવોટ તેથી માંગ પરિબળ 80150 0 533 છે તેથી આ સરળ ઉદાહરણ છે આપણે તેથી એક પછી એક એવા કેટલાક દાખલા લઈશું કે તે તમારા માટે સમજી શકાય તેવું છે આગળ છે ઉદાહરણ 3 તેથી નમૂના વિતરણ સિસ્ટમ આકૃતિ 5 માં બતાવવામાં આવી છેઆકૃતિ 5 હું પછી બતાવીશ કે એક ફીડર 2 મેગાવાટની ટોચ સાથે ઔદ્યોગિક લોડ પૂરો પાડે છે અને બીજો સપ્લાય કરે છે નિવાસી લોડ 2 મેગાવાટની ટોચની સંયુક્ત ટોચની માંગ છે 3 મેગાવાટ ટ્રાન્સફોર્મર સાથે જોડાયેલા લોડના વિવિધતા પરિબળને નિર્ધારિત કરે છે બી ટ્રાન્સફોર્મરથી કનેક્ટેડ લોડની લોડ વિવિધતા અને સી ટ્રાન્સફોર્મર સાથે જોડાયેલા લોડના સંયોગ પરિબળ તેથી આ 3 વસ્તુઓ તમારે હવે પ્રાપ્ત કરવાની છે આ દાખલા માટે યોગ્ય 5 તેથી તે આ સબ ટ્રાન્સમિશન સિસ્ટમ ટ્રાન્સફોર્મર આપવામાં આવ્યું છે આ છે આ ડિસ્ટ્રિબ્યુશન સબસ્ટેશન છે અને આ ઔદ્યોગિક લોડ રહેણાંક લોડ છે અને આ ભવિષ્યના ભાર માટે છે આ એક આકૃતિનો નમૂના વિતરણ સિસ્ટમ છે જે હમણાં સમીકરણથી 7 વિવિધતા પરિબળ છે તે સમીકરણ 7 માંથી કે વિવિધતા પરિબળ સૂત્ર FD i1npipc પરંતુ અહીં તમારી પાસે 2 ગ્રાહકો છે તમારા અહીં તે તમારા રહેણાંકના માટે ઔદ્યોગિક માટે એક આપવામાં આવે છે ઔદ્યોગિક અને રહેણાંક તેથી n 2 તેથી i 1 થી 2 જે છે FD p1 p2pcબરાબર તેથી તે છે બંને કિસ્સાઓમાં ઔદ્યોગિકરણ ઔદ્યોગિક લોડ 2 મેગાવાટની ટોચ સાથે અને અન્ય સપ્લાયર રહેણાંક લોડ 2 મેગાવાટની ટોચ સાથેએનો અર્થ એ કે p 1 બરાબર 2 p 2 બરાબર 2 જે 2 વત્તા 2 છે અને કુલ અને સંયુક્ત પીક માંગ 3 મેગાવાટ છે તેથી Pc 3 મેગાવાટ બરાબર છે તેથી 2 23 તેથી તે 1 333 બરાબર છે તેથી આ તમારું વિવિધતા પરિબળ છે હવે સમીકરણ 14 થીસમીકરણ 14 થી લોડ વિવિધતા LD i1npi pc n 2 p1 p2 2 મેગાવાટ અને pc 3 મેગાવાટ તેથી લોડ વિવિધતા બરાબર છે p1 p2 pcજે 2 2 3 મેગાવાટ ભારની વિવિધતા 1 મેગાવાટ છે અને સમીકરણથી તેર સંયોગ પરિબળ CF 1FD 11 33 0 75 નીબરાબર છે તેથી આ સંખ્યાત્મક આ સમસ્યાઓ છે તમે ખૂબ જ જાણો છો ખૂબ જ સરળ હવે પછીના તબક્કે અમે લોડ ફેક્ટર અથવા લોસ ફેક્ટર વચ્ચેનો સંબંધ સ્થાપિત કરવાનો પ્રયત્ન કરીશું પરંતુ અમે કેટલાક સંબંધ સ્થાપિત કરવાનો પ્રયાસ કરીશું તેથી લોડ ફેક્ટર અને લોસ ફેક્ટર વચ્ચેનો સંબંધ આ પહેલાં આવતા પહેલા સામાન્ય નુકસાનના પરિબળ વચ્ચેના સંબંધને લોડ ફેક્ટર જમણેથી નક્કી કરી શકાતો નથી તેથી સામાન્ય રીતે સામાન્ય રીતે તે સીધી હોય છેતે શક્ય નથીજો કે સંબંધના મર્યાદિત મૂલ્યો યોગ્ય રીતે સ્થાપિત થઈ શકે છે તેથી આંકડા આ આંકડો 6 છે જે તે મનસ્વી અને આદર્શ લોડ વળાંક બતાવે છે અને તે દૈનિક લોડ વળાંકનું પ્રતિનિધિત્વ કરતું નથી આ ફક્ત કોઈ સંબંધ સ્થાપિત કરવા માટે છે જે કંઈક દોરવામાં આવ્યું છે તેથી જો તમે આ વાય અક્ષો લેતા પહેલા ભાર લો તે કહેવું કે આ પીક લોડ છે આ વસ્તુ માટે p 2 છે અને પીક લોડ p પી છે અને તેની સરેરાશ આ ડેશ લાઇન એ સરેરાશ લોડ છેકંઈક અમે દોર્યું છે તેથી આ ટોચ લોડ કે જે તમારાસમયગાળો 0 થી t ટાઇમિંગ સુધીનો છે અને પીક લોડથી તમારા ટીથી ટી સુધીનો સમયગાળો T હશે તેથી આ પીક લોડ p2 છે અને પીક લોડ બંધ છે p1 એવરેજ છે p સરેરાશ છે આ લોડ વળાંક છે આ કંઈક દોરવામાં આવ્યું છે તે આ છે આ વિચાર આદર્શ લોડ વળાંક બરાબર લેવાય છે આ 2 ને તે અનુરૂપ લોડ સિસ્ટમને માની લો કે પીક લોસ એ પીક લોસને લગતું છે L2 છે આ પીક લોડ એ પીક લોસ છે આ પીક લોસ પણ 0 થી t સુધી જ અસ્તિત્વમાં રહેશે કારણ કે પીક લોડ 0 થી t જમણું છે અને પછી અહીં તમારું પીક લોડ p1 માટે નુકસાન L1 ની સાચી છે આ તે છે કે પીક લોડ L1 બંધ છે અને પછી આ સમયગાળો છે T થી t સુધી સંદર્ભ લો 0737 આ ડેશ લાઇન બ્લુ ડેશ લાઇન એ સરેરાશ નુકસાન છે તેથી સ્થાપિત કરવા માટેના આ પ્રકારનો અમે તમારા લોડ ફેક્ટર LF અને છેલ્લા ફેક્ટર LLF વચ્ચેના સંબંધોને સ્થાપિત કરવાનો પ્રયાસ કરીશું પરંતુ આ કંઈ નથી તે વાસ્તવિકતા નથી પરંતુ તમારા ખાતર તમે જાણો છો આપણે જે સંબંધ બનાવ્યો છે તેને સ્થાપિત કરવાથી તમે તેને આની જેમ બનાવે છે જો આપણે કરીએતો પછી ધારો કે પીક લોડ P2 તેથી મેં તમને કહ્યું હતું કે પીક લોડ P2 છે આ P2 અને અનુરૂપ નુકસાન પીક લોસ છે L2 છે મેં તમને કહ્યું હતું અને પીક લોડ પર P1 લોસ L1 બંધ છે પીક લોડ P1 છે અને અનુરૂપ નુકસાન L1 છે અને લોડ ફેક્ટર LF pavgp maxછે અહીં અમે લીધું છે કે આ કેટલીક સરેરાશ લોડ લાઇન છે તેથી આ મારી Pavg છે જે પીક Pmax P દ્વારા મહત્તમ Pmax કંઈ નથી પરંતુ P2 જ છે તેથી આ આંકડો હવે આકૃતિ 6 છે મારો અર્થ એ છે કે આ આંકડો આ આંકડામાંથી જો તમે આના જેવા જુઓ તો આકૃતિ 6 થી જો તમે જોશો કેpavg p2 t p1 T છે તેથી તે તમારી p સરેરાશ છે તેથી 23 અને 24 ના સમીકરણથી અમે મેળવીએ છીએ કે તમારું લોડ પરિબળ આ p સરેરાશ બરાબર છે આ p સરેરાશ તમે અહીં અવેજી કરો છો જો તમે અવેજી કરો તો જો તમે અહીં અવેજી કરો છો તો LF p2 t p1 p2Tછે મને આશા છે કે આ ભાગ હવે પછી તમારા બધાને સમજી શકાય તેવુંતેનો અર્થ એ કે આ એક તેથી અહીં આપણે આ LF લખી રહ્યા છીએ તેથી બરાબર છે મેં જે લખ્યું તે LF t T p1p2 T આ સમીકરણ 25 છે તે જ રીતે નુકસાનનું પરિબળ ડબલ LLF છે LLF LavgLmax થી આ આકૃતિમાંથી આ તે તમારું છેઆ લાઇન L સરેરાશ છે LLF LavgL2 L2 ટોચનું નુકસાન છેતેનો અર્થ એ કે પીક લોડ દરમિયાન આ છે પીક નુકસાન L2 તેનો અર્થ એ કે Lmax L2 આ સમીકરણ છે 26 Lmax મહત્તમ પાવર લોસ L2 અને Lavg આકૃતિ 6 માંથી સરેરાશ પાવર નુકસાન તે જ વસ્તુ પ્રાપ્ત કરો કે ટોચનું નુકસાન 0 થી t સુધી Lavg L2 t L1 T તેથી તે છે તમારી L સરેરાશ કુલ અવધિ ટી તેથી તે તમારું સમીકરણ છે 27 તે જ રીતે આ ખોટ પણ તમે લખી શકો છો તેથી આ L સરેરાશ આ L સરેરાશ તમે અવેજી કરો છો અહીં તમે 26 માં આ L સરેરાશ અભિવ્યક્તિને અવેજી કરો છોઅહીં તમે અવેજી કરશો તો તમે જોશો કે તેથી જ હું 26 અને 27 સમીકરણ પરથી લખી રહ્યો છું LLF L2 t L1 T તેથી આ અત્યારે 28 છે સંદર્ભ લો 1239 t એ પીક લોડ અવધિ છે અને T t પીક લોડ અવધિની બરાબર છે હવે તાંબાના નુકસાનએ સહયોગી લોડનું કાર્ય છેઆપણે જાણીએ છીએ કે તમારી વીજળીની ખોટ સામાન્ય રીતેI2Rખોટનો છે અને I નો અર્થ છે વર્તમાન વર્તમાન લોડ પર આધારીત છે તે સહયોગી લોડનું કાર્ય છે તેથીપીક લોડ પરની ખોટ એ પીક કલાકોની ખોટ તરીકે વ્યક્ત કરી શકાય છેL1K×P12કારણ કે નુકસાન ખરેખર લોડના ચોરસ માટે પ્રમાણસર છે કારણ કે મારો અર્થ ચોરસના પ્રમાણસર પ્રમાણમાં છે લોડ સંદર્ભિત સમય 1319 લોડની વિવિધ લાક્ષણિકતાઓ હોય છે પરંતુ આ સંબંધને સ્થાપિત કરવા માટે નુકસાન થાય છે તેથી પીક અવર્સ બંધ બંધ પીક અવર્સ લોડ p1 છે અને નુકસાન L1 છે આ K પ્રમાણસરતાનો સતત છે તે બંને માટે સમાન રહેશે તેથીL1K×P12 એ જ રીતે પીક અવર્સ લોસમાંL2K×P22 બરાબર છે આ એકદમ માન્ય છે તદ્દન સાચું કારણ કે ખોટI2 પ્રમાણસર છેઅને I વર્તમાન પર આધાર રાખું છું તે લોડ પર આધારીત છે તેથી નુકસાન પણ અમુક હદે લોડ જમણાના ચોરસને સંબંધિત છે તેથી આ L1 આL1K×P12બરાબર અનેL2K×P22તમે સમીકરણ 28 માં અવેજી કરો છો આ L 1 અને L 2 અભિવ્યક્તિ તમે અહીં અવેજી કરો જો સમીકરણ 28 તમે કરો તો તેથી તેથી તમે સમીકરણ 28 29 અને 30 તેથી લખી રહ્યા છો તેથી સમીકરણ 28 29 અને 30 થી આપણે મેળવીએ છીએ LFF સરળતા પછી છેLFF t T p1p22 T આ 31 અવેજીનું સમીકરણ છે અને ફક્ત પહેલાની જેમ જ સરળ બનાવવું તેથી ખોટનું પરિબળ એ અભિવ્યક્તિ છે હમણાં જ આ એક છે 25 અને 31 સમીકરણનો ઉપયોગ કરીનેતેનો અર્થ એ કે આ સમીકરણ આનો અર્થ એ કે આ સમીકરણનો ઉપયોગ કરીને આ તમારું લોડ ફેક્ટર છે અને આ આ 2 સમીકરણનો ઉપયોગ કરીને લોસ પરિબળોનું સમીકરણ છે અમે લોડ ફેક્ટર અને તમારા લોસ ફેક્ટર વચ્ચે યોગ્ય સંબંધ સ્થાપિત કરવાનો પ્રયાસ કરીશું તો તેને કેવી રીતે બનાવવું તેથી 3 જુદા જુદા કેસો માટે અમે તેમાંથી વિચારણા કરીશું કે આપણે કેટલાક રિલેશનશિપ કેસ સ્થાપિત કરવાનો પ્રયાસ કરીશું એક ટોચનો ભાર 0 છેતેનો અર્થ એ કે ત્યાં કોઈ પીક લોડ નથીતેનો અર્થ એ કે જો પીક લોડ ના હોય તો p 1 એ 0 છેએનો અર્થ એ કે તમારું L 1 પણ પીક લોડથી 0 ગુમાવવું છે p 1 0 નો અર્થ બંધ પીક લોડ પર 0 એટલે કે પીક લોસથી બંધ થવું પણ 0 છે તેથી સમીકરણ 25 અને 31 માંથી તેથી સમીકરણ 25 આ એક છે તેથી અહીં તમેp110મૂકોઅને જો તમેp110મુકો છો તો તમે જેને L1 કરો છો તે તમારો મૂકો આ અભિવ્યક્તિમાં પછી શું થશે કે જો તમારો LF બનશે જો તમે અહીં મૂકો છો તો મને લખવા દોતો આ સમીકરણ લો 25 આ કેસ માટે એક કેસ પીક લોડથી 0 છેતેનો અર્થ એ કે આ કેસ એક પીક લોડની 0 છેતેનો અર્થ એ કે જોp10 અને પછી L1 છે તો L1 પણ 0 છે તેથી તમારું સમીકરણ તમારું 25 સમીકરણ 25 અહીં તેLF t T p1p2 T છે પરંતુ અહીં p1 0 છેતેનો અર્થ છે LF tTએ જ રીતે 31 સમીકરણમાં 31 આ તે છે આ અભિવ્યક્તિ છે નુકસાનનું પરિબળ LLF t T p1p22 Tપરંતુ અહીં p1 0 છેતેનો અર્થ છેજો તમે p 1 શૂન્ય મૂકો આ શબ્દ તેથી રહેશે નહીં નુકસાનનું પરિબળ પણLLFtTઆ અહીં પણ આ એક છે તેનો અર્થ એ છે કે પીક ઓફ ઓફ પીક માટેના કિસ્સામાં 1 એ 0 છે ભાર 0 છેતેનો અર્થ એ કેLF LLFતેથી જ આપણે અહીંલખીએછીએ કે જો પીક લોડ 0 છે તો તેથી સમીકરણ 25 માંથી સમીકરણ મળશે કે LF આની બરાબર છે સમીકરણ 25LF tT અને 31 થી પણ આપણે મેળવીએ છીએ LLF tT LF LLF tT તે તમારું સમીકરણ 32 છે જે લોડ ફેક્ટર છે તે બરાબર છે નુકસાન પરિબળ અને તેઓ સમાન tT સ્થિર બરાબર છે આ આ એક કેસ માટે છે એક કેસ આપણે યોગ્ય માની લીધું છે કારણ કે આપણે કેટલાક સંબંધ સ્થાપિત કરવાના છે તેથી જ તમે યોગ્ય રીતે ધાર્યું છે હવે કેસ 2 ખૂબ જ ટૂંકા સ્થિર શિખરે આ સમયે ટાઇમ t 0 નું વલણ ધરાવે છે તેથી જો તમે સમીકરણ જુઓ 25 તો ફક્ત સમીકરણ 25 ને પકડો 25 જ્યારે ટી તમારા ઓછા ભાગમાં ટૂંકું ચાલશે તેનો અર્થ એ કે અહીં t 0 નું વલણ છે તેથી સમીકરણ 25 માં T1 નું વલણ ધરાવે છે તેથી અમે તેને ખોટનું પરિબળ બનાવી શકીએ જે આ વસ્તુની સમાન છે 25 અને 31 નું સમીકરણ આ 31 માં આવે છે જ્યાં સમીકરણ 31 આ એક જ હક છે જ્યારે t t 0તરફ વલણ ધરાવે છે જ્યાં તે જ્યારે ગઈ હોય ત્યાં 0 તરફ વળે છે Tઅંતર 1 અને LLF છે તેથી આ 2 સ્થિતિમાંથી આ 2 સ્થિતિમાંથી તમને તેLLFLF2 મળશે જે તમે t લો છો 0 અને સમીકરણ 25 અને 31 નું વલણ જો ટીનો અર્થ 0 થાય Tતમારા માટે વલણ ધરાવે છે તમારા 1 અને અંતમાં 20 અને તે સમીકરણમાં તમારું લોડ ફેક્ટર ઇક્વેશન જ્યારે માંદગી પકડે છે ત્યારે તેને અહીં એવું બનાવો કે જે પહેલાં તમે 25 ધ્યાનમાં લો તે બાબતો તમારા માટે સરળ થઈ જશે અને શરત એ છે કે તમારો કેસ 2 તે ખૂબ ટૂંકા સ્થાયી શિખરો છેતેનો અર્થ છે ટી વલણ ધરાવે છે પ્રથમ તમેt→0 આવે છેઅર્થ એ થાય કે T→1કારણ કેt→0પછી આ શબ્દ વલણ ધરાવે છે 1 તેથી સમીકરણ 25 તમે સમીકરણ લો 25 તે લોડ ફેક્ટર છેLF t T p1p2 Tકારણ કેટી→0 આ આ છે આ પરિભાષા T1 નું વલણ ધરાવે છે અને તેનો અર્થ LF p1p2આ તમારું આ સ્થિતિ માટે લોડ ફેક્ટર તે જ રીતે જો તમે સમીકરણ જુઓ 25 નહિ પણ 25 31 કે ખોટ પરિબળ અભિવ્યક્તિ કે ખોટ પરિબળ અભિવ્યક્તિ હું અહીં લખી રહ્યો છું એલએલએફ આ સમીકરણ 31 છે તે LLF t T p1p22 Tજેમ કેટી→0અને આ T→1અર્થ એ થાય કે LLF p1p22 અને તમારો LF છે p1p2 તેનો અર્થLLF LF2આનો અર્થ એ કે આ સ્થિતિ માટે ખોટનું પરિબળ લોડ ફેક્ટરના ચોરસ સમાન છે તેથી આપણે આ લખીએ છીએ કે અહીં 0 અને તેથી સમીકરણ 25 અને 31 થીLLF LF2 સમીકરણ છે 33 બીજી શરત છે જ્યારે લોડ સ્થિર છે જે અહીં છે t લોડ સ્થિર છે T તરફ વળેલું છે તે શિખરો વચ્ચેનો તફાવત છે અને લિક લોડ વચ્ચેનો તફાવત લગભગ નજીવો છે તે સ્થિતિમાં તમે મેળવશો સમીકરણથી સમાન વસ્તુ 25 તમને મળશે લોસ ફેક્ટર બરાબર લોડ ફેક્ટર તેથીતેનો અર્થ એ કેt→Tતેથી લોડ સ્થિર છે તે કિસ્સામાં તમને મળશે કે નુકસાનનું પરિબળ લોડ ફેક્ટર સમાન છેતેનો અર્થ એ કે એક શરત અમને 3 જુદી જુદી પરિસ્થિતિઓ મળી છે પરંતુ તેથી સામાન્ય રીતે તે આવી રહી છે આ પ્રથમ શરત જે પણ આપણે જોયું હતું કે નુકસાનનું પરિબળ લોડ ફેક્ટર સમાન છે પછી બીજી શરત જે તમે લીધી તે તમારીLF2 બરાબર છે તેથી સામાન્ય રીતે લોડ ફેક્ટર 1 કરતા ઓછા હોય છે અને તેથી નુકસાનનું પરિબળLF2કરતા વધારે હશેલોડ ફેક્ટરનો વર્ગ પરંતુ તમારા લોડ પરિબળો કરતા ઓછો તેથી એલએલએફ તમારા LF2કરતા વધારેઅને LF કરતા ઓછું છે તેથી આ તે છે જેને તમે કહો છો તેના માટે તમે નુકસાનના પરિબળો માટે કંઈક સ્થાપિત કરી શકો છો પરંતુ સામાન્ય રીતે એવું જોવા મળ્યું છે કે નુકસાનનું પરિબળ સીધા લોડ પરિબળથી નક્કી કરી શકાતું નથી તે શક્ય નથી જો કેLLF0 3 0 7 2 તરીકે લોડ ફેક્ટર સાથેના નુકસાનના પરિબળને લગતા એક આશરે સૂત્રઆ સમીકરણ અથવા આ પરિભાષા ઘણા લોકો દ્વારા તમે ખાસ કરીને શહેરના વિસ્તારો માટે જાણો છો અથવા આ વસ્તુ આ સૂત્ર એકદમ માન્ય છે પરંતુ જો તે ગ્રામીણ ક્ષેત્રનો ગ્રામીણ ફીડર છે અથવા આ કિસ્સામાં 0 3 ની જગ્યાએ તે 0 2 આવે છે 0 2LF 0 8 LD2 તેથી અને લગભગ તે જાણવા મળ્યું છે કે આ સમીકરણ જે નુકસાનના પરિબળ અને લોડ ફેક્ટર વચ્ચે સારી રીતે સંબંધિત છે તેથી આ લોસ ફેક્ટર અને લોડ ફેક્ટર વચ્ચેનો સંબંધ છે આ બધી સામાન્ય બાબતો છે જે હું શરૂઆતમાં જ શરૂઆતમાં કહું છું તે પછી આપણે કંઈક અલગ જોશું પરંતુ તમારે કોઈ પણ પ્રકારની પરિભાષા લોસ ફેક્ટર લોડ ફેક્ટર દરેક વસ્તુથી પરિચિત હોવા જોઈએ પરંતુ ગ્રામીણ ફીડર ગ્રામીણ લોડ માટે જો આને બદલે 0 3તે 0 2 છેતેઓ લે છે અને તે 0 8 છે કેટલાક અન્ય સંબંધો પણ આવે છે કારણ કે લોસ ફેક્ટર અથવા લોડ ફેક્ટર લોડ વૃદ્ધિ પર પણ નિર્ભર છે જે હું હજી કંઈ કહીશ નહીં પરંતુ તે લોડ વૃદ્ધિ પર પણ આધાર રાખે છે આગળ તમારી લોડ વૃદ્ધિ છે જ્યારે પણ તમે જોશો કે કોઈપણ પ્રકારનો વસ્તુનો ભાર સતત સતત બરાબર વધી રહ્યો છે તેથી કેટલાક કિસ્સાઓમાં કેટલાક સ્થળો કદાચ તે 3 ટકા 4 ટકા વાર્ષિક 5 ટકા અથવા તેથી વધુના દરે હોય છે તેથી લોડ વૃદ્ધિ હંમેશાં રહે છે તેથી જો લોડ વધારો લોડ વધે છે તેથી સામાન્ય રીતે તમારું લોડ વધે એટલે માંગ માંગમાં વધારો થાય છે અને માંગમાં વધારો થાય છે એટલે ધારો કે કોઈ ચોક્કસ નેટવર્કમાં લોડ માંગ વધી રહી છે એટલે કે તમારે તે ભારને સપ્લાય કરવાની જરૂરિયાત પૂરી કરવી પડશે તેથી તે કિસ્સામાં જો લોડ વધે છે તમારે ઘણી બાબતોનો વિચાર કરવો પડશે કારણ કે દર વર્ષે લોડ વધતો જાય છેતેનો અર્થ એ કે વોલ્ટેજ પણ જુદા જુદા સ્થળોએ નીચે આવશે આ બધી વસ્તુઓ જે તમારે યોગ્ય સ્તરે જાળવવાની જરૂર છે તેથી લોડ વૃદ્ધિ એ સૌથી મહત્વપૂર્ણ પરિબળ છે જે અનિવાર્ય છે કે લોડ ડિસ્ટ્રિબ્યુશન સિસ્ટમના વિસ્તરણને પ્રભાવિત કરશે યોગ્ય વધારો કરશે આગાહીના ભારણની આગાહી આયોજન સમયગાળા માટે જરૂરી છે તેથી એક ભારણની આગાહી કરવી પડશે કે વસ્તુઓ કેવી રીતે થશે તે હું જ છું જે હું તમને અહીં કહી રહ્યો છું ફક્ત પ્રારંભિક વસ્તુ અથવા મૂળભૂત વસ્તુ બરાબર છે પરંતુ લોડ વૃદ્ધિ એ આપણા પાવર સિસ્ટમનો મહત્વપૂર્ણ ભાગ છે બરાબર તેથી જો જો લોડ વૃદ્ધિ દર ઓળખાય છે પછી અંતે લોડ mthવર્ષ દ્વારા આપવામાં આવે છે તો માની લોpm p01gm આ સમીકરણ છે37 જ્યાંpmના અંતે ભાર છેmth આ બિંદુએ આજે વર્ષ માની લેવું તે પાયાના વર્ષના છે પ્રારંભિક લોડ છે તેથી આ બિંદુએ ભાર આ 2017 ધારો છેp0આ સમયે આગામી વર્ષે ધારી તે કહેવું 5 ટકા ના દરે વધી રહી છે તે હશે તેથી જી એ વાર્ષિક લોડ વૃદ્ધિ દર છે એમ કહો કે 5 ટકા અને એમ વર્ષોની સંખ્યા છેતેનો અર્થ pm ભાર છે mth વર્ષ p0 ના અંતમાં આધાર વર્ષ g પ્રારંભિક લોડ એ વાર્ષિક લોડ વૃદ્ધિ દર છે અને એમ ઉદાહરણ તરીકે વર્ષોની સંખ્યા છે એ ઉદાહરણ તરીકેધારો કે લખી રહ્યા છીએpmp01gm p0એ તમે જાણો છો તે ભાર છે અથવા આ વસ્તુ આધાર વર્ષતેનો અર્થ એ કે ધારો કે આ વર્ષે બરાબર અને g એ વાર્ષિક લોડ વૃદ્ધિ દર છે તેથી માની લો કેg50 05હમણાં જ તમારુંpm તેના બરાબર છેpmp010 05m લખી શકાય છેતેનો અર્થ એ કેpm p01 05m બરાબર જ્યારે બેઝ યર જ્યારે એમ 0 ની બરાબર હોયpm p0 તેના સ્વચાલિત કહો હવે જ્યારે એમ 1 ની બરાબર હોયpmp01 05 જ્યારે m બરાબર 2 pm p01 052 અને તેથી વધુ એ જ રીતે m 1 છે p1 p0 1 05 પ્રથમ વર્ષ પછી જ્યારે એમ બરાબર હોય 2 p2 p0 1 052 એ જ રીતે જ્યારે એમ બરાબર હોય 3 p3 p0 1 053 માની લો p0 જો તમે 100 કિલોવોટ કહો તો ઉદાહરણ તરીકે તેથી પ્રથમ વર્ષનો ભાર 100 કિલોવોટ હશે આગલા વર્ષે તે 100 1 05 105 હશે હવે બીજા વર્ષે તે 100 1 052 થર્ડ વર્ષ હશે તે 100 1 053 હશે અને આ રીતે તે જ લોડ વૃદ્ધિ દર સૂત્ર તે pm p0 1 gm આગળ ખરેખર એક બીજું ઉદાહરણ લો એક સબસ્ટેશન તે 4 ફીડરોને વીજ પુરવઠો કરે છે જમણા ફીડર એ 6 ગ્રાહકો છે જેમની વ્યક્તિગત દૈનિક મહત્તમ માંગ 70 કિલોવોટ 90 કિલોવોટ 20 કિલોવોટ 50 કિલોવોટ 10 કિલોવોટ અને 20 કિલોવોટ છે જ્યારે ફીડર પર મહત્તમ માંગ 200 છે ફીડર બી માટે સમાન કિલોવોટ તે 4 ગ્રાહકોને સપ્લાય કરે છે જેમની દૈનિક મહત્તમ માંગ 60 કિલોવોટ 40 કિલોવોટ 70 કિલોવોટ અને 30 કિલોવોટ છે જ્યારે ફીડર બી પર મહત્તમ માંગ 160 કિલોવોટ છે ફીડર C અને D ની દૈનિક મહત્તમ માંગ અનુક્રમે 150 કિલોવોટ અને 200 કિલોવોટ છે જ્યારે સ્ટેશન પર મહત્તમ માંગ 600 કિલોવોટ છે તેથી આ કિસ્સામાં તમારે યોગ્ય વિવિધતા પરિબળ શોધવા માટે છે જે મેં અહીં લખ્યું નથી કે તમારે જે મેળવવું છે તે ફીડર A અને ફીડર B માટે વિવિધતા પરિબળ શોધવા માટે છે તેથી સમીકરણ 6 થી વિવિધતા પરિબળ FD એ વ્યક્તિગત મહત્તમ માંગની રકમ જેટલી હોય છે તે સંયુક્ત મહત્તમ માંગ દ્વારા ફીડરની સંયુક્ત મહત્તમ માંગને 200 કિલોવોટ આપવામાં આવે છે અને તે યોગ્ય છે FDA 70 90 20 50 10 20200 1 3 રકમઉપરવ્યક્તિગતમહત્તમમાંગ તેથી6છે ત્યાં 70 90 20 50 10 20 તે બધા કેલોવોટ છે જેનો યોગાનુયોગ મહત્તમ માંગ 200 કિલોવોટ દ્વારા વહેંચાયેલો છે તેથી ફીડર A માટે વિવિધતા પરિબળ 1 3 સમાન છે ફીડર B 4 ગ્રાહકો માટે ત્યાં 60 40 70 30 બધા કિલોવોટમાં છે અને તેનું શિખર 160 છે FDB 60 40 70 30160 1 25 તેથી આના માટે વિવિધતા પરિબળ 1 25 યોગ્ય છે તેથી પછી 4 ફીડર FD નો વિવિધતા પરિબળ FD 200160150200600 1 83 પછી 200 160 150 200 600 ઉમેરો તે ચાર ફીડર્સ ફીડર A ફીડર B અને 4 ફીડર માટે વિવિધતા પરિબળ 1 183 ની આસપાસ આવે છે તેથી ફીડર B 1 25 માટે અને 4 ફીડરો માટે અન્ય 2 ફીડર ડેટા આપવામાં આવે છે તેઓ દરરોજ મહત્તમ 150 અને 200 હતા અહીં અમે અન્ય 2 ને 200 અને 160 બનાવ્યા છે અને સ્ટેશનની મહત્તમ માંગ 600 કિલોવોટ છે તેથી બધા 4 ફીડરનો વિવિધતા પરિબળ હશે FD 200160150200600 1 83